તો આ મારું ટેસ્ટીંગ b પર બ્રેક કરી શકું છું કારણ કે આ T જે મારી પાસે અહીં છે તે બંને બાજુથી નોન ઝીરો છે તેથી હું આ લખી શકું છું તેથી હવે આપણે હજી સુધી રાખ્યું છે જેમ કે હવે આપણે આખરે સબસ્ટીટ્યુટ તરીકે ને રાખવો પડશે બેઝીક ફંક્સન તરીકે તેથી શું છે જે બેઝીક ફંક્સન ની મદદથી કોઈપણ ત્રિકોણ ની અંદર કોઈપણ બિંદુએ છે જે લીનીયર છે અને વજન છે જે અજ્ઞાત છે તો આ રીતે હું લખીશ તેથી હું લખી શકું છું તેથી જો હું ફક્ત લખું છું તો હું ગ્લોબલ નો ઉલ્લેખ કરું છું કારણ કે ત્યાં કોઈ સબ સુપરસ્ક્રિપ્ટ અથવા બીજા કોઈ માટે થાય તેથી આ વિસ્તરી રહ્યું છે તેથી હવે આપણે એક પછી એક લઈશું પ્રથમ ઇન્ટિગ્રલ a ઉપર છે અને એ ત્રણ લોકલ તરીકે લખીશું કારણ કે મારે ગ્લોબલ જોઈએ છે જેને હું સોલ્વ કરવા માંગું છું તેથી શું પ્રથમ ટર્મ a માટે શું છે ત્યાં કેટલા છે તે અહીં એલિમેન્ટ a માટે આવે છે અને વિદ્યાર્થી એલિમેન્ટ a માટે વિદ્યાર્થી તેથી ગ્લોબલ આ એડ્જ વિશે વાત કરવાની છે વિદ્યાર્થી એડ્જ પણ અજ્ઞાત એ એડ્જ સાથેના ફિલ્ડના ટેન્જેનશીયલ કોમ્પોનન્ટ છે વિદ્યાર્થી અને એ એલિમેન્ટ b માટે કોમન છે એ માટેના છે જે આ સમીકરણ કરું છું તો પ્રથમ શબ્દ જે હું મેળવી રહ્યો છું તે શું મારે આગળ કરવું જોઈએ હું ઇચ્છું છું કે તમે આ બ્રેકેટ કઈ હશે અહિ જે આમાં ટેસ્ટીંગ ફંક્સન છે તે આવશે શું તે કામમાં આવશે સરસ a અથવા b વિદ્યાર્થી T 2 a ચાલો આપણે r ને ભૂલીએ તે ત્યાં બધે જ છે અને આવી છે તેથી માંથી અહીં શું આવશે આગળ શું હોવું જોઈએ પણ ત્યાર પછી હોવું જોઈએ યાદ રાખો હું વિસ્તારી રહ્યો છું આ મુજબ એ એલિમેન્ટ બતાવું વિદ્યાર્થી ના તેથી આ શું હોવું જોઈએ વિદ્યાર્થી તેથી એક જ પ્રકાર માટે એક જ બેઝિક ફંક્શન છે a માટે આપેલ એડ્જ a સાથે અને છે યાદ છે એડ્જ નંબર છે જે એક ગ્રીન છે અને આ 3 વસ્તુઓ છે તેથી જ્યારે મારી પાસે છે તો તે કયા ક્યા ટેસ્ટીંગ ના આધારે ફંક્સન કરશે તમારી પાસે ત્રણ પસંદગીઓ છે 0 1 2 તેમાંથી જે બનવા જઈ રહ્યું છે તેથી તે 1 બનશે કારણ કે આને કારણે જ તે મળવા જઇ રહ્યું છે તો ચાલો કદાચ તે આની જેમ લખો એલિમેન્ટ a માં H તરીકે લખવામાં આવશે પ્લસ શું વિદ્યાર્થી 0 0 પ્લસ b માં એ સમાન બનશે તેથી આપણે ની સાથે તેની શરૂઆત કરીશું ખરેખર મને આ ફરી એક વાર લખવા દો ત્યાં થોડી જટિલતા સરળ હશે આ એક લોકલ અને તે જ રીતે આ હશે વિદ્યાર્થી 2 2 બરાબર છે તેથી આ લોકલ નોડથી બદલીશ તેથી હું પ્રથમ એક માટે શું લખી શકું પ્રથમ માટે હું લખી શકું છું તેને હું આ રીતે લખી શકું છુ બીજાને હું લખી શકું છુ તેથી U ને અનુરૂપ કયું છે વિદ્યાર્થી 4 હવે પછી છેલ્લે નક્કી સાચું છે તો શું તે છેલ્લી ટર્મ સાચી છે એક થી કયા એલિમેંટને પોઇન્ટ કરે છે વિદ્યાર્થી 2 થી 4 2 થી 4 ખરું ને તેથી અહીં 1 છે ચાલો આપણે ત્યાં 0 જેવું દેખાય છે તે જોઈએ અહીં એક નાની ભૂલ નાના થી મોટા છે વિદ્યાર્થી અંદર આપણે ફક્ત 0 અથવા 2 2 લીધું હતું ના આપણે નાના લોકલ એટલે શું વિદ્યાર્થી તો એકવાર તમે તમે જે કન્વેન્શન અને હા મેં કન્વેન્શન ધાર્યું છે વિદ્યાર્થી મને આશા છે કે તમે હા પાડી દીધી અને ધારેલ છે કન્વેન્શન અને રૂરલ બંને માટે લાગુ પડશે તે મારી પસંદગી છે વિદ્યાર્થી આપણે તેને બદલી શકીએ આપણે તેને પછીથી બદલીશું વિદ્યાર્થી દરેક ઉપયોગ સમાન છે હું એ જ વાપરી રહ્યો છું તેથી એડ્જ આ તરફ છે હવે તે તેનો ભાગ છે તેથી શું આ નાના થી મોટા જેટલું હતું વિદ્યાર્થી હવે નહીં હા તે પણ હવે બદલાઈ ગયુ છે વિદ્યાર્થી તેથી 2 0 હા બરાબર તેથી હવે ચાલો આપણે આપણા મૂળ કન્વેન્શન ફક્ત એક સાયકલીક રીતે જ ચાલતું હતું મારું ગ્લોબલ 2 થી 4 છે ગ્લોબલ 4 વિદ્યાર્થી તે પ્લસ નાનું હશે તેથી આ એક પ્લસ બનશે જે સારું છે અને એલિમેંટ b માં આ બનશે તેથી એ છે અહીં મને એક મળશે વ્યવસ્થિત છે કારણ કે લોકલ Us સમાન છે વિદ્યાર્થી સાઇન પરિવર્તન થઈ છે સાઇન વિરુદ્ધ છે અને માટે ચાલો જોઈએ વિદ્યાર્થી હા હા સાચું માટે આ માઇનસ સાઇન હોવી જોઈએ અન્ય ઠીક છે વિદ્યાર્થી ના ના ટેસ્ટિંગ ફંક્સન તે છે જે તે હતા વિદ્યાર્થી કોઈ તર્ક નથી તેથી આપણે તે કરી રહ્યા છીએ જ્યારે આપણે સમીકરણ ો સિસ્ટમ લખવાનું શરૂ કર્યું હતું ત્યારે હું ને સબસ્ટીટ્યૂટ કરું છું તે Us ની શરતોમાં હું સ્પષ્ટ ની ખાતરી કરવા માટે કે અહીં સાઇન સાચી છે તેથી ઠીક છે એ વિરુદ્ધ દિશા સાથે કરી રહ્યો છું અને તેઓ તે જ રીતે નિર્દેશ કરી રહ્યા છે બરાબર છે ત્યાં માટે માઇનસ સાઇન છે એ એલિમેન્ટ સાઇન મળી રહી છે વિદ્યાર્થી આપણે ગ્લોબલ કેમ લઈ રહ્યા છીએ તમે એ જ ઉપયોગ કરી શકો છો તમે તે જ વાપરી શકો છો પરંતુ તમે આ માઇનસ નથી વિદ્યાર્થી ત્યાં નંબરીંગ બદલાશે નંબરિંગ બદલાય છે તેથી પ્રથમ ટર્મ એ આ તરફ ડાબી બાજુ પાછો આવશે જે છે તો શું આપણે લખેલું આ યોગ્ય છે કેમ કે તે ટેસ્ટિંગ ફંક્સન છે અને તે અહીં પ્રથમ ટર્મ કઈ હશે વિદ્યાર્થી તે b હશે ના મે a ને પૂર્ણ કરેલ નથી વિદ્યાર્થી અને સમાન જ રહે છે અને મારી પાસે શું છે વિદ્યાર્થી T 0 વિદ્યાર્થી T 0 ખૂબ સારસ અને પછી મારી પાસે હશે વિદ્યાર્થી પ્લસ આ શું હશે વિદ્યાર્થી હવે આ અહીં પહેલો છે જેનો ઉપયોગ હું મારા ટેસ્ટિંગ બાજુ ફરું છુ તે શું હશે માટે હવે ટેસ્ટિંગ પાર્ટ શું હશે પછી શું હશે પ્લસ નેક્સ્ટ ટર્મ વિદ્યાર્થી U 3 તેથી આ મને ડાબી બાજુ આપશે તેથી ડાબી બાજુ પર મને કેટલા વેરિએબલ મળ્યું છે વિદ્યાર્થી 5 5 વેરિએબલ માં શું આવ્યું હશે ત્યાં કોઈ નથી વિદ્યાર્થી એડ્જ હા એડ્જ 5 કરતા વધી શકતી નથી દરેક સમીકરણ દેખાશે તેથી આ અપૂર્ણ મેટ્રિક્સની બેન્ડવિડ્થ મેશના કદને ધ્યાનમાં લીધા વગર ક્યારેય 5 કરતા વધી શકતી નથી તે FEMની રિયલ શક્તિ છે તેથી આ લખવાની થોડીક અનુકૂળ રીત છે હવે ચાલો આપણે આ લખવાની કોશિશ કરીએ તે રીતે કે બરાબર કોડ કરવું સહેલું છે તેથી હું લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેથી હું ફક્ત એક સમીકરણ લખવાનો પ્રયત્ન કરું છું તો હું આ પ્રોબલમ માં લખીશ ત્યાં 5 U's છે મારે તેને અનુરૂપ a's લખવું પડશે તેથી પ્રથમ ટર્મ છે જે હું આ લખી શકું છું તો ચાલો આપણે ટર્મ જોઈએ ત્યાં માત્ર ટર્મ આધાર 2 ના ડોટ પ્રોડક્ટ લઈ રહ્યાં છો તે જ અર્થ છે બધુ ત્યાં જ છે પછીની વાત છે તેથી ટર્મ A તરફથી મળી રહી છે હું તેને ઇંટીગ્રલ ઓવર b અને 10 લખીશ પછી લખાશે તેથી તે બનશે અને આગળ આવે છે તો આ શું થશે વિદ્યાર્થી માઇનસ હું ખાતરી કરવા માટે કોમા લગાવીશ કે તે મિશ્રિત નથી અને છેવટે છે એ ની ઉપર લખી શકાય છે વિદ્યાર્થી લોકલ બંને લોકલ ની દ્રષ્ટિએ પણ લખી શક્યો હોત તેથી તેને કરવાની વિવિધ રીતો તે મારી પસંદગી છે પરંતુ મેં આ રીતે આ લખ્યું છે તે કારણ છે કે આ તમને જણાવે છે કે તમે ખરેખર તેને કેવી રીતે કોડ કરો છો તમારી પાસે એક ફંક્શન વિસ્તારશો તો આ તમારી એક રો છે અને તે થશે એડ્જ ના ટોટલ ફિલ્ડના સૂત્રમાં ડાબી બાજુની સમાન છે વિદ્યાર્થી ફક્ત b બદલાશે b તે છે જ્યાં તે બદલાશે જો તે સ્કેટર્ડ ફીલ્ડ ફોર્મ્યુલેશન હતું જે આપણે અગાઉના મોડ્યુલ ઉમેરવાની જરૂર છે પણ ચાલો આપણે તેને સરળ રાખી શકીએ ચાલો આપણે હમણાં માટે કુલ ફીલ્ડ ફોર્મ્યુલેશન વિશે વિચારો તેથી કેટલી શક્યતાઓ છે કે હું જમણી બાજુથી નોન ઝીરો મેળવી શકું ક્યારે b એ નોન ઝીરો ન હોઈ શકે તેથી તેની બાઉન્ડ્રી પર એડ્જ અને બાઉન્ડ્રીની સંખ્યા ખૂબ ઓછી છે તેથી આ કિસ્સામાં બધી શરતો જે તમને જમણી બાજુ નોન ઝીરો જથ્થા આપશે તે 1 2 3 4 આવશે અને આ વસ્તુ લખવા માટેનું ફોર્મ શું છે તે આપણે પહેલાથી ચર્ચા કરી લીધી છે તેથી આ રીતે તમે તમારા 2D વેક્ટર FEM માં સમીકરણ ની સિસ્ટમ બનાવશો વિદ્યાર્થી સર શેર્ડ એડ્જ કેમ 0 બને છે કેમ કરી શક્યા વિદ્યાર્થી શા માટે શેર્ડ એડ્જ v 0 બને છે તેથી શા માટે શેર્ડ એડ્જ v માટે 0 બનશે કારણ કે ચાલો આપણે પાછા જઈએ તે સમજવા માટે અથવા આપણે ખરેખર તેને સરળ રાખીશું ચાલો અહી જમણી તરફ વીક ફોર્મને જુઓ આ ફક્ત બાઉન્ડ્રીની એડ્જ ઉપર છે વિદ્યાર્થી ખરું તેથી બાઉન્ડ્રીની એડ્જ માટે આપણે જે લીધું હતું તે ઇંટિરિયર હતું હવે ઇંટિરિયર છે ની બાઉન્ડ્રી પર શું છે શું તે ટેન્જેનશીયલ છે કે સંપૂર્ણ રીતે સામાન્ય છે વિદ્યાર્થી સંપૂર્ણ સામાન્ય સંપૂર્ણ સામાન્ય તેથી આ સંપૂર્ણ સામાન્ય સાથે આ ડોટ પ્રોડક્ટ સંપૂર્ણપણે સામાન્ય 0 થશે તેથી જમણી બાજુનું કન્ટ્રીબ્યુસન માત્ર 0 ડોટ પ્રોડક્ટ આપશે તેથી તમે કાર્ય કરશો તે જોવા માટે તમારે બીજગણિત માટે થોડુંક કામ કરવું પડશે વિદ્યાર્થી તો સ્પાર્સ ની અંદર ઘણા Us એલિમેંટ હશે હા ભાગ્યે જ જમણી બાજુની શરતો માત્ર શૂન્ય નહીં ફક્ત બાઉન્ડ્રીની એડ્જ છે મેં એક સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો જેને ઇન્ટરનલ રેઝોનન્સ તેઓ પ્રોબ્લેમને બગાડે છે તેથી તમે વિચારો છો કે તમારી પાસે સોલ્યુશન મળી ગયું છે પરંતુ તે સાચું નથી અને આ વેક્ટર આધારિત FEM તેને બગાડી નાખે છે